વિશ્વસનીયતા અને માન્યતા ના પરિમાણ નો ધોરણો વિના ઉપયોગ થઈ શકે નહીં જ્યારે આપણે ધોરણો વિશે વાત કરીએ છીએ ત્યારે તે બીજું કંઈ નહીં પરંતુ પ્રમાણભૂત આંક છે જેની સહાયથી આપણે વ્યક્તિગત ગુણો ની તુલના કરી કોઈ ચોક્કસ બુદ્ધિ ના આંક નું પરીક્ષણ મેળવી શકીએ છીએ ધોરણો ને બીજી રીતે પ્રમાણભૂત પણ કહી શકાય છે તેવી જ રીતે જેમકે આપણે કરિયાણાની દુકાનમાંથી કોઈ પણ કાચા માલની ખરીદી કરીએ છીએ ત્યારે એક કિલો બે કિલો ના વજનીયાં એકબાજું હોય છે જે વસ્તુ નું ચોક્કસ પ્રમાણભૂત વજન બતાવે છે જે શબ્દને પણ તુલનામાં પ્રમાણભૂત આંકના ધોરણોમાં જુદા જુદા લોકોના વ્યક્તિગત પરિક્ષણના આંક ની તુલના કરે છે તેથી આ ધોરણો વિવિધ પ્રકારના હોય છે જેવા કે વય સંબંધિત કક્ષા સબંધિત છે અને ત્યારબાદ Z આંક અને T આંક જેવા પ્રમાણભૂત આંકને વ્યક્તિગત આંક ની તુલના માટે ગણવામાં આવે છે અને અમુક લોકો તે આંકને કટ ઓફ મહત્તમ મર્યાદા આંક કહે છે તેથી કટ ઓફ અંકો ની શ્રેણીમાં અહીં વય મુજબ અને કક્ષા મુજબ કટ ઓફ કરવામાં આવેલ છે આ પ્રકારના વિવિધ વય જૂથના આધારે આપણે બુદ્ધિ પરીક્ષણ તૈયાર કરીએ છીએ તેથી કહેવામાં આવે છે કે બાળકો માટે આ મહત્તમ મર્યાદા અંકો તે પુખ્તવયના મહત્તમ મર્યાદા અંક કરતાં અલગ હોય છે જેવી રીતે આપણે બુદ્ધિ આંક ના પરીક્ષણ ના આધારે નક્કી કરીએ તેમ તેના ધોરણ પણ સરખા હોય છે આ એક સમયે કરેલ નિર્દેશીત વસ્તી પર થયેલ ચોક્કસ પરીક્ષણ ના સરેરાશ ગુણ છે જે કાયમી નથી અને તેનું વારંવાર સમયે સમયે પુનરાવર્તન કરવું પડે છે પરંતુ હવે સવાલ એ છે કે આ અંકનો ઉપયોગ કરવામાં આપણે કેટલા આગળ વધી શકીએ છીએ આ બુદ્ધિઆંક ના ગુણાંક ક્યાં વય જૂથ ને સુસંગત છે તે એક મોટો પ્રશ્ન છે કારણ કે બુદ્ધિઆંક ના ગુણાંક સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ની તર્ક ક્ષમતાને પ્રકાશિત કરે છે મોટાભાગના પરિક્ષણના સાધનો જેમ કે શ્રેણી પૂર્ણ કરવી વિષમ ને દૂર કરવું કે ચિત્ર પૂર્ણ કરવું તે બુદ્ધિઆંક માપવામાં મદદ કરે છે પરંતુ બુદ્ધિ તેના કરતાં ઘણી વ્યાપક છે ઉદાહરણ તરીકે જોઈએ તો પુખ્ત વયના થયા પછી લોકો સ્નાતક પૂરું કરીને કોઈ ઉધોગ અથવા કોર્પોરેટ માં કોઈ ચોક્કસ નોકરીમાં જોડાય છે મારા મત મુજબ કોઈ સંસ્થામાં કોઈ ખાસ નોકરી માટેની માનસિક ક્ષમતા જાણવા માટે બુદ્ધિઆંકનું પરીક્ષણ લાગુ કરવાનો કોઈ અર્થ નથી મનોવૈજ્ઞાનિકોએ પુખ્ત વયના વ્યક્તિ માટે બુદ્ધિઆંક ના માપન માટે ભલામણ કરી છે જે પુખ્ત વયના વ્યક્તિ નું બૌદ્ધિક ક્ષેત્ર અથવા માનસિક ક્ષમતાને માપવા માટેની એક વિશેષ છાપ દર્શાવે છે પરંતુ ઘણી વાર આપણે ઘણા મહત્વપૂર્ણ પરિમાણો ને ભૂલી જઈએ છીએ જે સમજણ શક્તિ ના ક્ષેત્ર ને આવરી લે છે તેથી જ માનસિક પ્રવૃતિઓના સંદર્ભમાં સમજણ શક્તિ નો ખ્યાલ વધુ સ્પષ્ટ રીતે જાણવાની પ્રક્રિયામાં વ્યાખ્યાયિત કરવામાં આવ્યો છે તેમાં જો આપણે દર વખતે સમજણ શક્તિનો ઉપયોગ કરીએ તો જ્ઞાન નો ઉપયોગ કરી તેને મેળવવું સંગ્રહ કરવું પુનઃ મેળવવું નો સમાવેશ થાય છે આપણે માહિતી ને મેળવીએ છીએ તેને સંગ્રહિત કરીએ છીએ ફરી તેને સંગ્રહ માંથી બહાર લાવવી અથવા તેને કોઈ રીતે તે માહિતીનો ઉપયોગ કરી છીએ તેથી કોઈ પુખ્ત વયના વ્યક્તિ ની બુદ્ધિનું મૂલ્યાંકન કરતી વખતે આપણે કદાચ ઘણી મહત્વપૂર્ણ માનસિક પ્રક્રિયા ઓ મેળવી શકતા નથી તેથી કોઈના માનસિક ક્ષમતાના માપન માટે પરંપરાગત બુદ્ધિ ધોરણોથી બહાર પણ જોવું જરૂરી છે અથવા આપણે બુદ્ધિના માપદંડ માં તેનો સમાવેશ કરવા માટે સમજણશક્તિ ના અન્ય ક્ષેત્રો ને ફરીથી બનાવી શકીએ કે તેને ફરીથી ડિઝાઇન કરવી જોઈએ જે પુખ્ત બુદ્ધિનો અભ્યાસ કરી તેને માપવા માટે દ્રષ્ટિ યાદશક્તિકલ્પના ભાષા ખ્યાલની રચના સમસ્યાનું નિરાકરણ તર્ક અને નિર્ણય લેવામાં આ વધુ સારો અભિગમ હોય શકે છે આપણે હમણાં જ CAS વિશે ચર્ચા કરી જેમાં દાસ અને નાગલેરી દ્વારા વિકસિત કરવામાં આવેલ વ્યાપક આકારણી પ્રણાલી નો સમાવેશ છે જો કે આ હવે ન્યુરો સાયકોલોજિકલ સાધન છે તેને કારોબારી ના કાર્યો ને માપવા માટે વિસ્તારવામાં આવેલ છે તાજેતરમાં જે દાસે જ્ઞાનાત્મક આયોજન અને કારોબારી કાર્ય અંગે નવું પુસ્તક લખ્યું છે આ ખૂબ જ રસપ્રદ હોય છે તેમાં સાહસિકતા અને ઉદ્યમી વ્યક્તિત્વના વિકાસના ક્ષેત્ર માં ઘણા કાર્યક્રમો રહેલા છે તેમાં કારોબારના નિર્ણય લેવાની અને સમસ્યાનું નિરાકરણ લાવવા માટેના કાર્યક્રમો પણ છે તે ભાષાની અસર અથવા ભાષાને સંબંધિત કુશળતા આપી શકે છે આનાથી નેતૃત્વ અને કુશળતા વિકસિત થવાની સંભાવના છે સાથે સાથે CAS વિસ્તૃત પણ થાય છે આપણે તેના પર ચોક્કસ ધ્યાન આપી શકતા નથી CAS ચોક્કસ વય સ્તર સુધી મર્યાદિત છે કારોબારના નિર્ણયો અથવા કારોબારી કાર્યો માં કારોબારના આયોજન ના કાર્યોને પણ માપવામાં આવે છે પ્રોફેસર દાસે કોર્પોરેટ સંચાલકોના કારોબારી કાર્યોનું આયોજન ધ્યાન ક્રમિક પ્રક્રિયા અને એક સાથે પ્રક્રિયા કરવી અને જ્ઞાનાત્મક ક્ષેત્ર ને વધારી કારોબારી અધિકારીને કાર્ય કરવામાં મદદ કરવી નું કેવી રીતે અલગ પરીક્ષણ કરવું તે માપવાનું એક સાધન વિકસાવ્યું છે તેમની સમસ્યાનું નિરાકરણ કરવું તર્ક કરવું અને નિર્ણય લેવાની ક્ષમતા ને સગવડ આપવી તે અન્ય ક્ષેત્ર ને તેમની તર્ક ક્ષમતા કહેવાય છે તેથી આ બુદ્ધિ પરીક્ષણ ના વિવિધ મુખ્ય પરિણામો છે જેનો ઉપયોગ શાળા અને કોર્પોરેટ ક્ષેત્રો બંને માં કરવામાં આવે છે જયારે આપણે બુદ્ધિઆંકનું પરીક્ષણ વિશે વાત કરીએ તો તેમાં શૈક્ષણિક તબીબી અને સલાહ સુચન ની ઘણી બાબતો ના કાર્યક્રમ રહેલા છે બુદ્ધિ આંક ના પરીક્ષણ ના ગુણ ના આધારે કોઈની તાર્કિક ક્ષમતા વધારવી તે વ્યક્તિત્વ વિકાસમાં ખૂબ ઉપયોગી છે જે શિક્ષક બુદ્ધિ આંક ના આધારે તેનું વિવિધ સ્તર નું મૂલ્યાંકન કરી શકે છે કે તેનામાં શ્રેષ્ઠ બુદ્ધિઆંક છે સરેરાશ છે કે નબળો છે ઉદાહરણ તરીકે એક વર્ગમાં ત્રણ પ્રકારના વિદ્યાર્થી ઓ ઉપલબ્ધ છે તો હવે શિક્ષક તેમની સાથે કેવી રીતે વર્તશે હવે જો શિક્ષક ઉચ્ચ સ્તરની શિક્ષણ પદ્ધતિ અપનાવશે તો તે અન્ય બે જૂથો માટે યોગ્ય રહેશે નહિ પરંતુ જો શિક્ષક નીચલા સ્તરની શિક્ષણ પદ્ધતિ અપનાવશે તો તે ઉત્તમ અને સરેરાશ બુદ્ધિ આંક ધરાવતા વિદ્યાર્થીઓ માં રસ ઉત્પન્ન કરી શકે નહિ તેથી શિક્ષક બુદ્દીઆંક ના મૂલ્યાંકનને આધારે તે નબળા વિધાર્થીઓ માટે વિશિષ્ટ વર્ગ બનાવી શકે તથા સરેરાશ અને ઉચ્ચ સ્તરના બે પ્રકારના વિદ્યાર્થીઓ નું સ્તર વર્ગમાં જાળવી શકે છે તેથી આવી રીતે તે શૈક્ષણિક સ્થળ માં અને સંસ્થામાં બુદ્ધિઆંક ના માપન માં મદદ કરે છે તે શૈક્ષણિક નિર્માતાઓને શાળાનો અભ્યાસક્રમ ડિઝાઈન કરવામાં પણ મદદ કરે છે જે ખૂબ મહત્વપૂર્ણ છે તબીબી અને સલાહસુચનમાં સામાન્ય વસ્તીના ક્યાં સ્તરનો અભ્યાસક્રમ યોગ્ય હોવો જોઈએ જો આપણે DSN વર્ગીકરણ પર ધ્યાન આપીએ તો મોટાભાગની મનોવૈજ્ઞાનિક ખામીઓ માનસિક ખામી પર આધારિત હોય છે જો આપણે બુદ્ધિઆંક ના વર્ગીકરણ માં જોઈએ તો વિકૃતિ તેને બુદ્ધિ આંક ના ગુણને આધારે વર્ગીકૃત કરવામાં આવ્યું છે તેનાથી લોકોની વિકૃતિ નું વર્ગીકરણ કરીએ તો તેમાં કોઈક માનસિક વિકલાંગ છે કોઈક મંદબુદ્ધિ છે તો કોઈક સરેરાશ બુદ્ધિ વાળા છે તેના મુજબ મનોવૈજ્ઞાનિક ની સલાહ લઈ વિકાસ માટે આગળ વધી શકે છે તો આવી રીત તબીબી ક્ષેત્ર માં ઉપયોગી છે સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિક તેમના ગ્રાહકોને સલાહ આપી શકે છે તે વિદ્યાર્થીઓ હોય શકે અથવા તે પુખ્ત પણ હોય શકે તે કઈ દિશામાં જવા માંગે છે અને ક્યાં ક્ષેત્રમાં તેઓ ખામીયુક્ત છે તે પ્રકાશિત થય શકે છે અને તે વ્યહવારિક સલાહસૂચન માટે ઉપયોગી છે કોઈ ચોક્કસ વિદ્યાર્થી કે ઉમેદવાર તેના વ્યવસાય ને આધારિત બુદ્ધિઆંક ના આધારે સલાહસુચિત કરવામાં આવે છે આ જ્ઞાનાત્મક પ્રોફાઇલ ઉચ્ચ વય જૂથના સ્નાતક અને તેનાથી વધુ શિક્ષિત લોકો માટે ઉપયોગી થશે જો ખ્યાલ રચના ની તપાસ કરવામાં આવે તો વધુ સારી અને વ્યાપક જ્ઞાનાત્મક પ્રોફાઈલ બનાવી શકાય છે ધારો કે કોઈક ડિઝાઇન કરવામાં રસ ધરાવે છે તો કોઈક સોફ્ટવેર વિકસિત કરે છે તો તે તેના મનમાં તે માળખા ની કલ્પના કેવી રીતે કરશે તેને ખ્યાલની રચના કહેવામાં આવે છે તે કેવી રીતે ચિત્રો તેના વિચારો માં વિકસિત કરે છે તે તેના વિચારો અને કલ્પના ને તર્ક સાથે કેવી રીતે જોડે છે તે એક મૂલ્યવાન ઉત્પાદન બને છે તો આવી રીતે આ પ્રક્રિયા થાય છે જેમાં તેનું ધ્યાન યાદશક્તિ અને તાર્કિક ક્ષમતા તેને મુશ્કેલી ને હલ કરવામાં અને નિર્ણય કરવાની ક્ષમતા માં મદદરૂપ કરે છે એકંદરે આ ક્ષમતા તેની વ્યવહારિક કાર્યને પ્રબળ બનાવામાં ઉપયોગી છે તો એ જ આ વ્યવહારીક જ્ઞાનાત્મક પ્રોફાઈલ ને માપવાનું મુખ્ય કારણ છે જોકે અહીં બીજા બુદ્ધિ ને લગતા અન્ય મુદ્દા છે જેમકે બુદ્ધિ થી થતી અસર જે બુદ્ધિ ના વિકાસ માટે અને અમુક બુદ્ધિના વિવેચન માટે જવાબદાર છે આપણે અહીં અમુક બુદ્ધિના પ્રભાવિત પરિબળો ને જોઈ શકીએ છીએ આનુવંશિકતા બાળકના બુદ્ધિ વિકાસ માં થતી અસર માટે ખૂબ મહત્વપૂર્ણ પરિબળ છે કે જે પર્યાવરણની ક્રિયાપ્રતિક્રિયા માં પણ ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેનું આપણે અવલોકન પણ કર્યું છે અને વૈજ્ઞાનિકો એ પુરાવા પણ આપ્યા છે બુદ્ધિઆંક ના ગુણ લિંગ મુજબ અલગ હોય છે ઉદાહરણ તરીકે પુરુષોની તર્ક ક્ષમતા એ સ્ત્રીની તુલના એ વધારે ગણવામાં આવે છે અમુક અભ્યાસ પરથી એવું કહેવામાં આવ્યું છે પરંતુ તે હંમેશા સાચું હોતું નથી પરન્તુ અમુક ક્ષમતાઓ હોય છે જેના દ્વારા આપણે કહેતા હોઈએ છીએ કે સ્ત્રી પુરુષ કરતાં વધુ સક્ષમ હોય છે આવું આપણે પર્યાવરણીય પ્રભાવ કુટુંબ નું વાતાવરણ શાળાના વાતાવરણ પરથી કહી શકીએ છીએ આ વિદ્યાર્થી ઓના જ્ઞાનાત્મક ક્ષેત્રને અસર કરે તેવી સંભાવના છે કારણ કે આખું સમાજ વિદ્યાર્થી કે વ્યક્તિ ના બૌદ્ધિક વિકાસ માટે સંપૂર્ણપણે જવાબદાર છે તે અર્થમાં આપણે તેવા લોકોને જોયા છે જે ખૂબ ગરીબ વાતાવરણમાં ઉછેર પામ્યા છે જયાં સુવિધાઓ ન હોય ત્યાં બાળકો તેની મૂળભૂત જરૂરિયાત થી વંચિત રહે છે ઉદાહરણ તરીકે શાળા તો ત્યાં બાળકની ખૂબ જ નીચા સ્તરની બૌદ્ધિક પ્રોફાઈલ વિકસેલ હોવાની સંભાવના છે અને ત્યાં એવા પણ અભ્યાસ છે જ્યાં જાતિ અને વંશીયતા વિશે ભેદભાવ કરવામાં આવે છે જેમ કે કેટલાક મનોવૈજ્ઞાનિકો કહે છે કે પહેલાના સમયમાં બુદ્ધિ વિશેની વાત કરવામાં આવતી ત્યારે એવું માનવામાં આવતું હતું કે ગોરા લોકોની બુદ્ધિ કાળા લોકો કરતા વધારે હોય છે પરંતુ પછી આ બાબત પર ઘણા વિરોધાભાસ જોવા મળ્યા હતા લેટિન લોકોએ એવું સાબિત કર્યું કે ઘણા કાળા લોકો ગોરા કરતા પણ તેજસ્વી હોય છે તેથી આ એક ખૂબ જ વિવાદાસ્પદ મુદ્દો છે જેમાં હજુ પણ બુદ્ધિ ના ક્ષેત્ર માં ન ઉકેલાય એવા અને જેનો જવાબ ન આપી શકાય એવા ઘણા પ્રશ્નો બાકી રહ્યા છે જ્યારે આપણે લિંગ વિશે વધુ વાત કરીએ ત્યારે છોકરાઓ અને છોકરીઓના બુદ્ધિના મોટાભાગના પાસાઓ સમાન હોય છે પરંતુ છોકરાઓ અને છોકરીઓ નો સરેરાશ બુદ્ધિઆંક સામાન્ય રીતે સમાન હોય છે નીચી અને ઊંચી બંને ચરમસીમાએ છોકરાઓમાં હોય છે એક સમૂહ તરીકે છોકરીઓ મૌખિક પ્રવાહ લેખિત સમજશક્તિ વગેરેમાં ગતિશીલ હોય છે અને એક સમૂહ તરીકે છોકરાઓ વિચાર પ્રક્રિયા વિજ્ઞાન અને ગાણિતિક સમસ્યાનું નિરાકરણ કરવામાં વધુ મજબૂત હોય છે જ્યારે આપણે બાળકો પર શાળાની અસર ની વાત કરીએ ત્યારે જે વિદ્યાર્થી શાળાએ જાય છે તેમનો બુદ્દીઆંક પરીક્ષણમાં સારો હોય છે હવે ઉનાળાના વેકેશનમાં શું થાય છે તે વિશેની વાત કરીએ તો નીચા સામાજિક આર્થિક દરજ્જા વાળા પરિવારોના બાળકોમાં સફળતા ના આંકમાં ઘટાડો થાય છે જ્યારે ઉચ્ચ સામાજિક આર્થિક દરજ્જા ધરાવતા બાળકોનો સફળતા નો આંકડો ઊંચો થાય છે કારણકે ઉનાળાના વેકેશનમાં તેઓ નીચા આર્થિક દરજ્જાવાળા લોકો કરતા વધારે સક્ષમ અને પોષણક્ષમ સગવડતા આપી શકે છે જો કે ગરીબી એ બાળકોની બુદ્ધિ ના વિકાસ માં એક મોટું અસરકારક પરિબળ રહ્યું છે કારણ કે ગરીબ બાળકો શાળકીય સામગ્રી જુદા જુદા મટીરીયલ વધારાના ટ્યુશન કલાસ આ બધા ખર્ચા માટે તેઓ સક્ષમ હોતા નથી નીચા અને કામદાર વર્ગ ના બાળકો બુદ્ધિઆંક ના પરીક્ષણ માં મધ્યમ વર્ગ ના બાળકો કરતા દસ થી પંદર ગુણ નીચે હોય છે ઘણા દેશોમાં એવું પણ જોવા મળે છે કે શ્રીમંત ઘરના બાળકો ગરીબ ઘરોના બાળકો કરતા બુદ્ધિઆંક ના પરીક્ષણ માં વધુ ગુણ મેળવી શકે છે કારણકે ઉચ્ચ વર્ગ ના બાળક પાસે ઉચ્ચ સામાજિક રીતે આર્થિક સ્થિતિ અને સગવડતા સારી હોય છે તેથી તે બાળકો તેનાથી ગરીબ બાળકો કરતા વધુ સારી સુવિધા ની ઉપલબ્ધતાનો આનંદ માણી શકે છે દેશમાં મોટું આર્થિક અંતર હોય તેમ વધુ મોટો બુદ્ધિઆંક ના ગુણો માં પણ તફાવત હોય છે લાંબા સમય થી ચાલતો અપૂરતો આહાર મગજના વિકાસ ને પણ વિક્ષેપિત કરે છે આ એક અન્ય નોંધપાત્ર પરિબળ છે તેમ જ કોઈની બુદ્ધિના વિકાસમાં જૈવિક પરિબળો પણ મહત્વના ગણાય છે જેમ આપણે જાણીએ છીએ કે બુદ્ધિ ના વિકાસ માં વારસો ખૂબ મોટી અસર કરે છે તેથી જે વ્યક્તિને યોગ્ય આહાર નથી મળતો તેનામાં શારીરિક ઉણપમાનસિક ખામી વિકસિત થાય છે અને તેમાં આરોગ્ય સેવાની વૃદ્ધિમાં પણ ઘટાડો થાય છે માતાપિતા દ્વારા નબળો ઉછેર અપૂરતી ઉત્તેજના અને ભાવનાત્મક સમર્થન એ બૌદ્ધિક વિકાસ નબળુ બનાવી શકે છે આથી જ બુદ્ધિ થોડીક ભાવનાત્મક બુદ્ધિ તરફ આગળ વધી રહી છે આપણે જાણીએ છીએ કે માતાપિતા દ્વારા નબળો ઉછેર એ ભાવનાત્મક સમર્થન ના સ્તર પર અસર કરે છે જો માતા પિતા પણ તેવી રીતે ઉછર્યા હોય અથવા તેની ભાવનાત્મક ક્ષમતા બાળકોને આપવા તૈયાર ન હોય તો માતાપિતાનો ભાવનાત્મક ટેકોનું વળતર પામી શકે છે ભાવનાત્મક બુદ્ધિ ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે આ મુદ્દા વિશે આપણે પછી ચર્ચા કરીશું જો કે જાતિયભેદ અને વંશીયતાનો પણ બુદ્ધિ પર પ્રભાવ પડે છે લેટિન અને અમેરિકન ભારતીય બાળકોનો બુદ્ધિઆંક યુરો અમેરિકન અને આફ્રિકન અમેરિકન બાળકોના ગુણાંકની વચ્ચે આવે છે એશિયન અમેરિકન બાળકો ની સરેરાશ બુદ્ધિ આંક ગુણાંક યુએસના બાળકોના અન્ય કોઈ પણ જૂથ કરતાં વધારે હોય છે તેથી આ પુરાવા એવા સૂચનો આપે છે કે બુદ્ધિ આંક ગુણાંકની દ્રષ્ટિએ જાતિ અને વંશીયતાના સંદર્ભમાં થોડો તફાવત છે અમેરિકન ભારતીય બાળકો આઈકયુ ના સ્કોરના મૌખિક ભાગ કરતા કામગીરીના ભાગોમાં વધુ સારા હોય છે તેવી જ રીતે લેટીનોના બાળકો પણ મૌખિક ભાગ કરતા કામગીરીના ભાગોમાં વધુ સારા હોય છે એશિયન અમેરિકન બાળકો બુદ્ધિ આંક ના પરીક્ષણ માં મૌખિક ભાગ કરતા કાર્યોના ભાગમાં વધુ ગુણ મેળવે છે અભ્યાસ એવું બતાવે છે કે આફ્રિકન અમેરિકન બાળકો બુદ્ધિઆંક ના પરીક્ષણમાં કાર્યોના ભાગ કરતા મૌખિક ભાગમાં વધુ સારા હોય છે હવે આપણે સરેરાશ તફાવત જોઈએ તો જુદા જુદા વંશીયતાના બાળકોનો બુદ્ધિઆંક ગુણાંક અને તેના કાર્યો એ વ્યાખ્યાયિત કરે છે કે બાળકનું જીવન જે વાતાવરણમાં ઉછરે છે તેના પર આધાર રાખે છે કોઈની બુદ્ધિ નિર્ધારિત કરવામાં સંસ્કૃતિ પણ ખુબ મહત્વની ભૂમિકા ભજવે છે તેથી વિવિધ સાંસ્કૃતિક જૂથોમાં અને સાંસ્કૃતિક નમૂનાઓ પર વિશિષ્ટ પરીક્ષણ લાગુ કરવું તે યોગ્ય રહેશે નહીં તેથી વ્યવસાયિકો અને અમલીકૃત મનોવૈજ્ઞાનિકને સલાહભર્યું છે કે જેઓ બુદ્ધિ પરીક્ષણનો ઉપયોગ કરે છે તેથી હંમેશા સંસ્કૃતિ મુક્ત પરીક્ષણ કરવું જોઈએ જેને આપણે સંસ્કૃતિ મુક્ત બુદ્ધિ પરીક્ષણ કહીએ છીએ જેમ રેવનની પ્રગતિશીલ મેટ્રિસીઝ પ્રમાણભૂત પ્રગતિશીલ મેટ્રિસીઝ રેવનની અદ્યતન પ્રગતિશીલ મેટ્રિસીઝ નો સમાવેશ થાય છે આ કેટલાક પરીક્ષણો છે જે સાંસ્કૃતિક રીતે સંસ્કૃતિ મુક્ત કહેવામાં આવે છે સાંસ્કૃતિક રીતે નિષ્પક્ષ અથવા સાંસ્કૃતિક ઘટાડો વાળી પરીક્ષણમાં ભાષાનો ઓછામાં ઓછો ઉપયોગ થાય છે અને તેમાં કોઈ ચોક્કસ તથ્યો પૂછતાં નથી ઉદાહરણ તરીકે તેમાં ચર્ચ અને મસ્જીદ થી સબંધિત કેટલાક પ્રશ્નોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે જે હિન્દૂ સમુદાયના વિધાર્થીઓ ની માહિતીની ક્ષમતામાં અવરોધ લાવી શકે છે જે મસ્જિદ અને ચર્ચ વિશે સારી રીતે જાગૃત નથી ચર્ચ ને લગતા પ્રશ્નોને બદલે જો તેની બદલે મંદિર સબંધિત પ્રશ્નો બનાવવામાં આવે તો તે વધુ સગવડભર્યું રહે તો તે સંસ્કૃતિ વિશેષ બૌદ્ધિક પ્રોફાઈલ ને સરળ બનાવશે તેથી આપણે એ પ્રકારના પ્રશ્નોને ટાળવા જોઈએ જો કોઈ પરીક્ષણ નિર્માતા ચિત્ર આધારિત અથવા પ્રવૃત્તિ આધારિત પ્રશ્નોનો ઉપયોગ કરે તો તે કોઈની બુદ્ધિને માપવાનો શ્રેષ્ઠ માર્ગ બની શકે આ મેટ્રિસીઝ સરળથી મુશ્કેલ વસ્તુઓ સુધીના પ્રગતિના અમૂર્ત તર્ક ને માપે છે સંસ્કૃતિ ન્યાય પરીક્ષણ માં યુરો અમેરિકન અને આફ્રિકન અમેરિકન બાળકો તેમના બુદ્ધિમાં હજુ જુદા પડે છે તેનું એક કારણ છે સંસ્કૃતિ બાળકોની સંપૂર્ણ પરીક્ષણ પરિસ્થિતિ ઓથી પ્રભાવિત થઈ શકે છે હવે આપણે બુદ્ધિના વિવિધ પાસાઓ વિશે ટૂંકમાં ચર્ચા કરી પહેલા આપણે પરિચય જોયો ત્યારબાદ અર્થ અને પ્રકૃતિ પછી પ્રકારો અને ક્ષેત્ર જોયા ખ્યાલને સમજ્યા પછી આપણે બુદ્ધિના વિવિધ અભિગમો અને પ્રતિકૃતિ જોઈ આપણે આ સિદ્ધાંતના બે જૂથો વિશે ચર્ચા કરી તેમાં એક સિદ્ધાંત છે સામગ્રી સિદ્ધાંત અને બીજો છે પ્રક્રિયા સિદ્ધાંત સામગ્રી સિદ્ધાંતને માનસિક સિદ્ધાંત અથવા પરિબળ સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે પ્રક્રિયા સિદ્ધાંત બાદ આપણે વિવિધ પરીક્ષણ ના પ્રકાર પણ જોયા જેમાં આપણે બુદ્ધિના માપનોનું પરીક્ષણ કર્યું માપન પછી આપણે બુદ્ધિ પરીક્ષણ ગુણની સંભવિત કાર્યક્રમ ની તપાસ કરીએ આપણે પરીક્ષણ કર્યું કે શા માટે બુદ્ધિઆંક પૂરતો નથી કારણકે આ પરિક્ષણના ક્ષેત્ર ની હેઠળ તેને આવરી લે છે કારણ કે તે બુદ્ધિઆંક મોટાભાગે તર્કના ક્ષેત્રને આવરી લે છે પરંતુ જ્યારે આપણે બુદ્ધિને જ્ઞાનાત્મક ક્ષમતા કે જ્ઞાનાત્મક ક્ષેત્ર વિશે ચર્ચા કરીએ તો તેમાં જ્ઞાનાત્મક ક્ષમતાની ચર્ચા કરીએ તો તેમાં આપણે કદાચ વ્યક્તિના જીવનના અમુક ચોક્કસ સમય બાદ ની ઉચ્ચ પ્રકારની જ્ઞાનાત્મક ક્ષમતાઓને મેળવી શકતા નથી તેથી આપણે એક દાખલા પરથી બુદ્ધિ ના માપનો અને ચોક્કસ ક્ષમતાના માપનો તરફ વળ્યાં શું છે તે દાખલો જેનાથી આપણે બુદ્ધિઆંક થી જ્ઞાનાત્મક રૂપરેખા તરફ વળ્યાં વધુમાં તર્કના સંદર્ભે આપણે ખ્યાલની રચના ની સુસંગતતા ચિત્ર રચના વિશ્લેષણ ધ્યાન દ્રષ્ટિ યાદશક્તિ મૂશકેલી ને નિવારવી તર્ક કરવું નિર્ણય કરવો જેવી ક્ષમતા નું પરીક્ષણ કર્યું અને આપણે એ પણ પરિક્ષણ કર્યું કે કેવી રીતે આ જ્ઞાનાત્મક પ્રક્રિયા કોર્પોરેટ વ્યવસાય માં ઉપયોગી બને છે તેના કોર્પોરેટ માટેના કાર્યક્રમો અને તેના કોર્પોરેટ વ્યાવસાયિકો માટે ના કાર્યક્રમો પણ આપણે જોયા અને આપણે બુદ્ધિઆંક ના ગુણાંક ના અમુક કાર્યક્રમો અને ટૂંકા ગાળાના પરિણામોની રૂપરેખા બાંધી છે આશા છે આગળ ની ચર્ચા માં આપણને માનવ ક્ષમતા ના નવા પરિમાણો ની કરેલ ચર્ચાનું સારી રીતે અન્વેષણ કરવામાં મદદરૂપ થશે જેને આપણે ભાવનાત્મક બુદ્ધિ કહીએ છીએ આપનો શાંતિ જાળવવા માટે આભાર આશા છે આ વ્યાખ્યાન બાદ આપણે બુદ્ધિ ને સમજી અને વિશ્લેષણ કરી શકશું અહી એક નાની સ્વાધ્યાયની સોંપણી કરવામાં આવે છે જેમાં તમે કેવી રીતે માનવ બુદ્ધિ ની કલ્પના કરો છો તે વિષય પર છે ક્યાં જુદા જુદા સિદ્ધાંતો અને માપનો ના અભિગમો છે કેવી રીતે કોઈ વ્યક્તિ ને પોતાના જીવન માં સફળ થવા માટે બુદ્ધિ તેની બુદ્ધિ ક્ષમતા ને વધારવા માટે મદદરૂપ બને છે આ પ્રશ્નો દ્વારા આપણે કદાચ આ બુદ્ધિના વ્યાખ્યાનો નો અર્થ અને કાર્યક્રમો ની કિંમત સમજી શકશું